આપણે તર્ક વિષે વાત કરી રહ્યા છીએ અને આપણે પ્રસ્તાવનાત્મક તર્ક જોઈ રહ્યા છીએ તેથી ચાલો તેને ઝડપથી જોઈ લઈએ આપણે પહેલા ભાષાને ધ્યાનમાં લઈએ છીએ અને ભાષા પ્રસ્તાવનાત્મકના સિમ્બોલનો સેટ છે અહી આપણે ખબર નથી કે આપણે ક્યાં સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ જો સિમ્બોલનો સેટ અને આ દરેક સિમ્બોલ વાક્ય માટેનો અર્થ છે તો તેના માટે આના જેવું કંઇક જવાબદાર છે અને આપણે ખાસ કરીને તેના હેતુ વિશે ખાસ ધ્યાન આપતા નથી સિમ્બોલના આ સેટ સાથે સંકળાયેલ એક ફંક્શન V છે જે આ સિમ્બોલ P ને મૅપ કરવા માટે સાચું અને ખોટું એમ મૂળભૂત રીતે બે મૂલ્યનો સેટ છે અને તે સાચા વાક્યો અને ખોટા વાક્યો માટે વપરાય છે તે પછી આપણી પાસે કનેક્ટિવ છે જે વાક્યોના સેટને ખોટુ આપે છે તેથી આપણે તેમને ફોર્મ્યુલાનો સેટ કહીશું ચાલો આપણે સેટ ને f કહીયે જેથી આપણે લોજિક કનેક્ટીવલ્સનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકીએ અને આ ફોર્મ્યુલાના સેટ સાથે સંકળાયેલ f ને એજ સેટના સાચા કે ખોટા સાથે મૅપ કરે છે આ બાજુ આ વાક્યરચના છે અને તે બાજુ તેના વાક્ય શબ્દકોષો અને અર્થ છે તે છે કે આ તાર્કિક જોડાણો વાક્યના અર્થને કેવી રીતે જોડે છે અથવા આવશ્યક રીતે અસર કરે છે અને તે આ દ્વારા આપવામાં આવે છે જો તમે ઉદાહરણ તરીકે યાદ કરો તો p અને q જેવા વાક્ય સાચામાં મૅપ થશે જો બંને p અને q સાચા માં મૅપ થાય હવે f 🡪 f વાક્ય અથવા f એ ફોર્મુલા f સાથે જોડાયેલ છે તો ઉદાહરણ તરીકે તમે કહી શકો કે p અને q 🡪 r તે પછી p એ આવા કેટલાક ફોર્મ્યુલા સૂચવે છે જે આ લોજિકલ કનેક્ટીક્લ્સ p q r અને s નો ઉપયોગ કરીને નિર્માણ કરી શકાય છે અને તે એટોમિક લક્ષણો છે અને અન્ય જોડાણને સૂચિત કરે છે આવશ્યકરૂપે આપણે આ માટે મૂલ્યાંકન શોધી શકીએ છીએ જો તમને ખબર હોય કે p q r s અને ઓ માટેનું મૂલ્યાંકન શું છે તેથી જો તમે ઉદાહરણ તરીકે જાણો છો કે p સાચું છે ચાલો આપણે કહીએ કે દરેક p q r s બધું સાચું છે અને આ બધુ સાચુ એ જવાબ સાચુ આપે છે કે ખોટું આ સમગ્ર બાબતનું મૂલ્યાંકન કરવામાં આવે છે તેથી આ બધા નો જવાબ ટ્રૂ છે અહી આ પણ ટ્રૂ છે તે કહે છે કે f કે જે આ વાક્ય માં છે તેના માટે આ સેટને અનુલક્ષીને આપણે ગણતરી કરી શકીએ કે શું તે વાક્યો સાચા છે કે નહીં અને મૂલ્યાંકન માટે v આપવામાં આવે છે બધા એટોમિક વાક્યો માટે આપણે ગણતરી કરી શકીએ કે આપેલ વાક્ય સાચા છે કે ખોટા અને મને યાદ નથી કે આપણે આ અંગે ચર્ચા કરી હતી કે નહીં પરંતુ સામાન્ય રીતે ફોર્મુલા ત્રણ વર્ગોમાં આવી શકે છે તે એક માન્ય ફોર્મુલા છે આપણે કહીએ છીએ કે f માન્ય છે જો દરેક મૂલ્યાંકન માટે આપણે Val f નો વિચાર કરી શકીએ તો તે સાચું છે તમે આનાથી પરિચિત છો હું ફક્ત આ પુનરાવર્તન કરું છું જ્યારે તમે દરેક મૂલ્યાંકન v માટે કહો છો ત્યારે આવશ્યકપણે આપણે ફોર્મુલા માટે ટ્રુથ ટેબલ વિશે વાત કરી રહ્યા છીએ આ ફોર્મુલામાટે ઉદાહરણ તરીકે આપણે ટ્રુથ ટેબલ બનાવી શકીએ છીએ જેમાં 16 પંક્તિઓ હશે કારણ કે ત્યાં 4 પ્રસ્તાવનાત્મક એટોમિક વાક્યો છે જેનો અર્થ છે કે p સાચું હોઈ શકે છે અથવા ખોટું q સાચું અથવા ખોટું હોઈ શકે છે r સાચું અથવા ખોટું હોઈ શકે છે અને s સાચું કે ખોટું હોઈ શકે ટ્રુથ ટેબલમાં આ 16 મૂલ્યાંકન અથવા સોળ પંક્તિઓમાંથી દરેક માટે જો છેલ્લી કોલમ સાચી સાથે લેબલ થયેલ હોય તો આપણે લેબલ લગાવીએ છીએ પછી આપણે કહીએ કે વાક્ય માન્ય છે વાક્યો સાચા છે જો તમામ સંભવિત મૂલ્યો માટે તે સાચું હોય તો વાક્ય સાચું છે ઉદાહરણ તરીકે p અથવા p જોકે આ એક જ ચલ છે પરંતુ આ માન્ય વાક્ય છે જેને ટાઉટોલોજી તરીકે ઓળખાય છે આપણે કહીએ છીએ કે વાક્ય સંતોષકારક છે અથવા ફોર્મુલા સંતોષકારક છે જો કેટલાક મૂલ્યાંકન માટે v ટ્રૂ હોય તો તે દરેક v ના બદલે કેટલાક શબ્દોનો ઉપયોગ કરી શકાય જો તમે ઓછામાં ઓછું એક મૂલ્યાંકન શોધી શકો છો જે આ સાચું હોય તો તે વાક્ય સાચું છે ઉદાહરણ તરીકે હું કહી શકું છું કે p 🡪 q એ એક સરળ વાક્ય હંમેશાં સાચું નથી ઉદાહરણ તરીકે જો p સાચુ અને q ખોટું છે તો આ ખોટું છે હું p અને q નું મૂલ્યાંકન શોધી શકું છું સામાન્ય રીતે આ સાચું બને જો 3 મૂલ્યાંકન હોય જે આ સાચું બનાવે છે આવા વાક્યો પણ કેટલીક વાર કનટીનજેંટ વાક્યો કહે છે જેમાં એક માન્ય છે બીજું સંતોષકારક અથવા કનટીનજેંટ છે અને ત્રીજુ અસંતોષકારક છે અહીં આપણે આને ના સાથે બદલીએ જો કોઈ મૂલ્યાંકન ન હોય જે આ વાક્યને સાચું બનાવે છે તો તે અસંતોષકારક ઉદાહરણ છે કેમ કે તમે આ કંઈક p જેવું કરી શકો છો સામાન્ય રીતે ત્રણ પ્રકારનાં વાક્યો માન્ય સંતોષકારક અને અસંતોષકારક છે એ બધાનો ક્યાંક ઉપયોગ કરવામાં આવે છે જે આપણે પછીથી જોશું તેથી જ્યારે આપણે સત્યની કરીએ છીએ ત્યારે આપણે એ ફોર્મુલા ને સાચી કહેવા માટે આપણે કહીએ છીએ કે આપણે આ સિમ્બોલનો ઉપયોગ કર્યો તો તમે આનો ઉપયોગ કરીને તે કહી શકો છો પછી એનટેઇલમેંટ નો ખ્યાલ છે હવે આ એક રસપ્રદ ખ્યાલ છે કારણ કે જ્યારે આપણે તર્ક નો અભ્યાસ કરીએ છીએ ત્યારે તે જ કારણ છે કે આપણે દલીલના માન્ય સ્વરૂપોને પકડવામાં સમર્થ છીએ આપણે એ કહેવામાં એટલી રુચિ નથી કે શું આપણે મૂલ્યાંકન શોધી શકીએ જે વાક્યને સાચું બનાવશે કે નહીં પણ તે કહેવામાં આપણને વધુ રુચિ છે કે જો કોઈએ તમને પરિસર નો સેટ આપ્યો અથવા ઑક્સિઓમનો સેટ આપ્યો પછી અન્ય કેટલાક વાક્ય તેને અનુસરે છે તેથી s વાક્યોનો સેટ આપતાં આપણે કહીએ છીએ કે ફોર્મુલા f દ્વારા તે દાખલ કરવામાં આવે છે જેને આપણે f - s લખીએ છીએ અને જો નીચે પ્રમાણે સાચું હોય તો તે દરેકને સાચું બનાવે છે અને ત્યારે આપણે કહીએ છીએ વાક્યોનો સેટ સાચો છે અહી અર્થ એ છે કે તે સેટનું દરેક વાક્ય સાચું છે તેથી તમે તેના વચ્ચે સાઇન સાથે તે મોટા વાક્ય વિચારી શકો છો આપણને એનટેઇલમેંટ ના ખ્યાલમાં વધુ રસ છે કે કોઈ આપણને પરિસરનો સેટ આપે છે ચાલો આપણે તેને s કહીયે અને પછી આપણે પૂછવા માંગીએ છીએ કે આપેલ ફોર્મ્યુલા f એ સાચું છે કે નહીં તે એનટેઇલમેંટ નો ખ્યાલ છે તેથી આ ખ્યાલ એક પ્રકારે અર્થનો ખ્યાલ છે બીજી તરફ આપણી પાસે પ્રોવિબિલીટી નો ખ્યાલ છે જો તમને યાદ આવે તો છેલ્લા વર્ગમાં આપણે પ્રોવિબિલીટી કે જે અનુમાનના નિયમો સાથે જોડાયેલું છે તેના ખ્યાલ વિષે એક નાનો પૂરાવો કર્યો છે ઉદાહરણ તરીકે સામાન્ય રીતે અનુમાન લગાવવાના સાધન ને મોડસ પોનેન્સ કહે છે અને આપણે તેને નીચે મુજબ વ્યક્ત કરીએ છીએ જેમ કે તમારી પાસે આલ્ફા છે અને જો તમારી પાસે આલ્ફા 🡪બીટા હોય તો બીટા એનટેઇલમેંટ છે છેલ્લી વખતે આપણે ત્રણ અલગ લાઇનો લખી હતી આલ્ફા અને પછી આલ્ફા🡪 બીટા અને પછી બીટા પરંતુ આ તે લખવાનો આ એક બીજો રસ્તો છે અહી તમે કહી રહ્યા છો કે જો તમને આલ્ફા આપવામાં આવે છે અને જો તમને આલ્ફા 🡪 બીટા આપ્યા હોય તો પછી તમે બીટા મેળવી શકો છો અથવા કેટલાક સંકેતો દ્વારા તમે તમારા વાક્યોના સેટમાં બીટા ઉમેરી શકો છો પ્રોવિબિલીટીનો ખ્યાલ અથવા પુરાવાનો ખ્યાલ એ સંપૂર્ણ સિન્થેટીક ખ્યાલ છે જો સરળ રીતે કહેવામાં આવે કે તમને ફોર્મ્યુલાનો સેટ આપવામાં આવે તો તમે સિસ્ટમમાં નવા ફોર્મ્યુલા ઉમેરવાનું ચાલુ રાખી શકો છો અને આ ચોક્કસ નિયમો કહે છે કે તમારી પાસે આ ફોર્મુલા છે જે આલ્ફા સાથે મેળ ખાય છે જો તમારી પાસે બીજો ફોર્મુલા છે જે આલ્ફા 🡪 બીટા સાથે મેળ ખાય છે તો તમે તે ફોર્મુલા ઉમેરી શકો છો જે બીટાને સેટ કરે છે બીટા એટોમિક સ્વરૂપ હોવું જરૂરી નથી તે ફક્ત તે એક પેટર્ન છે અલબત્ત આલ્ફા કોઈપણ ફોર્મુલા હોઈ શકે છે જો તે ફોર્મુલા સૂચવે છે કે બીટા ડેટા બેઝમાં હાજર છે અથવા તે વાક્યોનો સેટ નથી તો તમે આ ઉમેરી શકો છો પ્રૂફ ફાઇન્ડિંગ અલ્ગોરિધમ મૂળરૂપે એક સરળ અલ્ગોરિધમનો છે જે નિયમ પસંદ કરે છે તે કેટલાક ડેટાને પસંદ કરે છે કે જેના પર તમે તેને લાગુ કરી શકો અને તમારા ડેટાબેઝમાં કેટલાક નવા ફોર્મુલા ઉમેરશો જ્યાં સુધી તમને જોઈતા ફોર્મુલા સાબિત ન થાય ત્યાં સુધી તમે વારંવાર આ કરવાનું ચાલુ રાખો છો અનુમાનનો બીજો નિયમ મોડુસ્ટોલન્સ છે જે કહે છે કે જો તમારી પાસે બીટા છે અને આલ્ફા 🡪 બીટા છે તો પછી તમે આ સેટમાં આલ્ફા નહીં ઉમેરી શકો ચાલો હું તે બતાવું તમે આ પ્રકારના ફોર્મ્યુલાથી પરિચિત છો તેથી હવે પછીનો પ્રશ્ન હું પૂછવા માંગું છું કે એવું શું છે જે યોગ્ય નિયમને યોગ્ય નિયમ બનાવે છે જો તમને યાદ આવે કે આપણી પાસે સાઉન્ડનેસ ખ્યાલ છે તો આપણે કહીએ છીએ કે લોજિકલ સિસ્ટમ સાઉન્ડ છે તેથી જો તમે આપેલા વાક્યોના સેટમાંથી ફોર્મુલા આલ્ફા મેળવી શકો છો તો જો તેમની તર્ક સિસ્ટમ ધ્વનિ છે પછી આ આલ્ફા s ના સેટ દ્વારા પણ દાખલ કરવામાં આવશે જે નીચે મુજબ વ્યક્ત કરી શકાય છે જો તમારો પરિસરનો સેટ સાચો છે તો નિષ્કર્ષ આવશ્યકપણે સાચો હશે કે જે એનટેઇલમેંટ ખ્યાલ છે આમ જમણી બાજુ એનટેઇલમેંટ આ ખ્યાલમાં આપણે કહીએ છીએ કે જો જે કઈ તારણ કરવામાં આવે છે તે એનટેઇલમેંટ છે તો તર્કસિસ્ટમ સાઉન્ડ છે બીજી બાજુ લોજિકલ સિસ્ટમ સંપૂર્ણ છે જો તેમાં કંઇપણ દાખલ કરવામાં આવી શકે છે તેનું તે અવલોકન કરી શકે છે આ તર્ક માં વાક્યોને પસંદ કરે છે આ થોડો જુદો તર્ક છે જેમાં આપણે વાક્ય વિશેની વાતો વિશે વાત કરી શકીએ છીએ જેમ કે s એનટેઇલમેંટ આલ્ફા જે ચોક્કસપણે કોઈ જુદા તર્ક માં હોવા જરૂરી છે પ્રમાણસર તર્ક માં નહીં તો આપણે એ પૂછવા માગીએ છીએ કે જ્યારે અનુમાનનો નિયમ આવશ્યકપણે સાઉન્ડ હોય છે તેથી સાઉન્ડનેસ માન્યતા માટે યોગ્ય છે તેથી જો તે જમણી બાજુ હોય તો નિયમ માન્ય છે આના જેવા નિયમ માન્ય છે જો આ અને આ બીટાને લગતું હોય તો એક નિયમનું ઉદાહરણ જુઓ કે જે માન્ય નથી જો હું કહું છું કે આલ્ફા 🡪 બીટા છે આ નિયમ આ કહે છે કે જો આલ્ફા 🡪 બીટા આપવામાં આવે છે અને બીટા તમને આપવામાં આવે છે તો આલ્ફા સાચું છે મને ખબર નથી કે આપણે છેલ્લા વર્ગમાં આની ચર્ચા કરી હતી કે નહીં તેથી તે કૈંકઆના જેવું છે ઉદાહરણ તરીકે તમે કહી શકો કે જો કોઈ દારૂના નશામાં હોય તો તે વ્યક્તિ ચાલતી વખતે અટકી જાય છે તેથી આલ્ફા તે કોઈક માટે નશામાં છે એવું છે અને બીટા ચાલતી વખતે વ્યક્તિ અટકી જાય છે તેવું છે પછી તમે કહો છો કે કોઈક ચાલતી વખતે અટકી જાય છે તમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છો કે વ્યક્તિ નશામાં છે હવે આ અનુમાનનો માન્ય નિયમ નથી કારણ કે તે શક્ય છે કે વ્યક્તિ નિંદ્રામાં હોય અથવા કંટાળી ગઈ હોય અથવા તે કંઇપણ રીતે દુખી હોય પણ તે તેનું પાલન કરે તે જરૂરી નથી જો તમારી પાસે આ હકીકત છે તો તમે માનો છો કે જે નશામાં છે તે લોકો અટકશે પણ જ્યારે જો તમે અહીં ફોર્મુલાનો ઉપયોગ કરો છો જો તમે કહો કે કોઈ વ્યક્તિ નશામાં છે જો કોઈ એવી વ્યક્તિ છે કે જે નશામાં છે તો પછી તમે તે અન્ય વ્યક્તિને માહિતી આપી શકો છો જે હરકતમાં આવે છે કારણ કે આ નિયમ તેવું કહે છે બીજા ઉદાહરણમાં આપણે આ સમસ્યાની ચર્ચા કરી શકીએ છીએ આ તબીબી નિદાનમાં નિદાનની આ પ્રક્રિયા રોગના લક્ષણોનું કારણ બને છે રોગ એ લક્ષણો સૂચિત કરે છે તેથી જો તમે લક્ષણ જોશો તો પછી તમે રોગનો અંદાજ કાઢો છો તે જરૂરી માન્યતા નથી શક્ય છે કે લક્ષણ અન્ય કેટલાક રોગને કારણે પણ હોઇ શકે કારણ કે ત્યાં ઘણા રોગો છે ઉદાહરણ તરીકે તાવ આવે છે પછી જો તમે ખાલી કહેશો કે તે તાવ છે કારણ કે તે આ ખાસ રોગ છે તે અનુમાનનો માન્ય નિયમ નથી આપણે માન્ય નિયમો અને આમાન્ય નિયમો વચ્ચેના તફાવતને ટેન્ટોલોજિકલ અસરો થી અલગ કરતાં હોઈએ છીયે જેનો અર્થ એ કે અનુમાનના દરેક નિયમને અનુરૂપ છે ત્યાં ટેન્ટોલોજી હોવી આવશ્યક છે જેનો પ્રભાવ હોવો જોઈએ તેવું સૂચિત નિવેદન હોવું જોઈએ જે ટેન્ટોલોજી છે અને મોડસ ફોનોન્સને અનુરૂપ છે ઉદાહરણ તરીકે ટેન્ટોલોજી એ આલ્ફા છે અને આલ્ફા 🡪 બીટા સૂચવે છે તેથી આ પેટર્ન વચ્ચે સમાનતા ધ્યાનમાં લો અહીં મારી તર્ક ની ભાષામાં આ એક વાક્ય છે ત્યાં હું એક અતિરિક્ત સિમ્બોલનો ઉપયોગ કરી રહ્યો છું જે તેવું કંઈક છે જે અર્થમાં વધારાની લોજિકલ સિમ્બોલ છે તે ભાષાનો એક ભાગ નથી જેનો હું ઉપયોગ કરી રહ્યો છું પરંતુ આ મારા તર્ક નું એક વાક્ય છે અને આપણે હવે જે કહી રહ્યા છીએ તે અનુમાનનો નિયમ માન્ય છે જો તે આના દ્વારા ટેન્ટોલોજી અસર પર આધારિત છે તો અહી અર્થ છે કે આપણને અહીં અનુરૂપ વાક્ય હોવું જોઈએ તો શું આ વાક્ય ટાઉટોલોજી છે તમે તે જોવા માટે ટ્રુથ ટેબલ બનાવી શકો છો અથવા તમે આ ટાઉટોલોજી છે તે બતાવવા પહેલા કહો કે તે ટાઉટોલોજી નથી અને પછી આ પ્રકારે તમે વિરોધાભાસના દ્વારા સાબિત કરી શકો છો કે તે ટાઉટોલોજી છે જે કહે છે કે આપણે તે વાક્યને ખોટું બનાવી શકીએ અથવા જો તમે ટ્રુથ ટેબલ જોવો તો તમે તેને તો જ ખોટું કરી શકો જો તમે તેના આ ભાગને સાચો બનાવશો જો તમે આ ભાગને ખોટો બનાવશો તો જ તમે આ ભાગને સાચું કરી શકો છો જો તમે આ સાચું કરો છો અને જો તમે આને સાચું બનાવવા માટે ખરું કરો છો તો તમારે કાં તો આલ્ફા ખોટો અથવા બીટા સાચા બનાવવો પડશે પરંતુ જો તમે આલ્ફા ખોટોબનાવ્યો હોય તો તે અહીં સાચું છે તો આનો અર્થ એ છે કે આલ્ફા સાચો છે તેથી હવે આલ્ફા સાચો બન્યો છે અને બીટા ખોટા બન્યા છે તેથી આ ભાગ સાચો થાય છે જે ખરેખર ખોટો છે એક વખત આ ખોટું થઈ જાય છે અને આ ખોટું થઈ જાય છે અને આ ખોટું થઈ જાય છે આ સાચું થાય છે આપણે આ વાક્યને ખોટું કરી શકીએ છીએ આપણે આ વાક્યને ખોટું નહીં બનાવી શકીએ કારણ કે તે વાક્યને ખોટું બનાવવા માટે આપણે આ ભાગ સાચું બનાવવો પડશે આપણે આ ભાગ સાચો કરવો છે પરંતુ આપણે આ ભાગને સાચું કરવામાં અસમર્થ છીએ કારણ કે તમારે આ સાચું અને આ ભાગ ખોટું બનાવવાનું છે ટેબલ સાથે સંકળાયેલી તે એકમાત્ર પંક્તિ છે જ્યાં આ સૂચિત ફોર્મુલા ખોટું બને છે આ ખોટું હોવું જોઈએ તેથી તેનો અર્થ એ કે આ સંપૂર્ણ ભાગને સાચી બનાવવા માટે આ બીટાને હવે ખોટુ બનાવવું પડશે આ સાચું હોવું જોઈએ આ ભાગને સાચું સૂચિત કરવા માટે આ ખોટું હોવું જરૂરી છે પરંતુ આ ખોટું નથી આપણે આને ખોટા બનાવવા માટે સમર્થ નથી તેથી આપણે આ આખા વાક્યને ખોટા બનાવવા માટે સમર્થ નથી આ વાક્ય એક ટાઉટોલોજી છે તેથી એક નાનકડી પ્રેક્ટિસ તરીકે કદાચ તમારે આ માટે ટ્રુથ ટેબલ બનાવવું જોઈએ અને જુઓ કે આ ટાઉટોલોજી છે હવે અન્ય પ્રકારના અનુમાનનો નિયમ છે જે ટાઉટોલોજિકલ સમાનતા પર આધારિત છે અને તેઓ સબસ્ટીટ્યુશન ના નિયમને દર્શાવે છે આ નિયમોના સંદર્ભમાં એક અર્થ એવો છે કે તમારે તે ડાબી બાજુ આપવો પડશે અને પછી તમે જમણી બાજુએ ફોર્મુલા બનાવી શકો છો તમે સબસ્ટીટ્યુશનના નિયમમાં ડાબેથી જમણે જઈ શકો છો તમે કહો છો કે બે ફોર્મ્યુલા તાર્કિક રીતે સમકક્ષ છે અને તમે કોઈપણ સમયે એકને બીજીથી બદલી શકો છો સબસ્ટીટ્યુશનના ઘણા નિયમ જેમ કે ડી મોર્ગન થી તમે પરિચિત હશો પરંતુ એક નિયમ ઉદાહરણ તરીકે આલ્ફા 🡪 બીટા સૂચવે છે કે આલ્ફા 🡪 બીટા છે તમારે તે કોઈક સમયે જોયું હશે કે જો તમે આ ન કર્યું હોય તો આ માટે ટ્રુથ ટેબલ બનાવવાનો પ્રયાસ કરો તમે જોશો કે આ ટાઉટોલોજી છે અને જો તે ટાઉટોલોજી છે તો આપણે આના પર સબસ્ટીટ્યુશનનો નિયમ બેસાડી શકીએ છીએ જેનો અર્થ એ છે કે જ્યારે પણ આપણે આલ્ફા🡪 બીટા પેટર્ન જોશું ત્યારે આપણે તેને બીટા થી બદલી શકીએ ઉદાહરણ તરીકે ડિ મોર્ગનનો તમે અભ્યાસ કર્યો હશે જેમાં ઘણી ટાઉટોલોજિકલ સમકક્ષતા છે અને તમે તે પ્રત્યેકને સબસ્ટીટ્યુશનના ભાગમાં રૂપાંતરિત કરી શકો છો તમે સબસ્ટીટ્યુશનના નિયમને અનુમાનના દ્વિપક્ષીય નિયમ તરીકે પણ જોઈ શકો છો આનો અર્થ સૂચવે છે કે આલ્ફા જેવું છે બીટા જેવું છે તે આલ્ફા એ બીટા સૂચવે છે તમે સબસ્ટીટ્યુશનના નિયમ વિશે વિચારી શકો છો તર્ક મશીન બનાવવાની તમારી પાસે જે છે તે સબસ્ટીટ્યુશનના નિયમોનો એક સેટ છે અને તમારે પૂછવું પડશે કે હવે તમે આ નિયમોમાંથી કોઈ એક પસંદ કરો અને તમે જે ફોર્મુલા જોતા હતા ત્યાં સુધી નવા ફોર્મ્યુલા ઉત્પન્ન કરવાનું ચાલુ રાખશો જ્યાં સુધી આપણને રસ છે ત્યાં સુધી આ ફોર્મુલા ઉત્પન્ન થાય છે તેથી જો તમે આગળનું ઉદાહરણ યાદ કરો તો આપણી પાસે આવું કંઈક હતું આપણને p અને q આપવામાં આવ્યું હતું જે મૅપ જેવું કંઈક હતું પછી પી 🡪 આર પછી આર અને એસ 🡪 ટી છે પછી અહી ક્યૂ અથવા એસ છે અને આમાંથી તમારે ટી મેળવવું છે આ આપણને ચાર પ્રીમિસિસ વાક્યોનો સેટ આપેલ છે અને આમાંથી ટી આવ્યું છે આપણે તેવું બતાવવું છે આપણે આને આ રીતે લખીએ છીએ કે તે કહે છે કે આ અને આ અને આ અને આ છે આ s 1 s 2 s 3 s 4 છે પછી s1s 2s 3 s 4 છે અને ટી આમાં શામેલ છે અથવા આમાથી મળે છે જો તર્ક બંને સાઉન્ડ અને પૂર્ણ હોય તો જ તેનો ઉપયોગ કરી શકાય છે જો તે સાઉન્ડ છે તો પછી જે તારવેલું છે તે સાચું છે જો તે પૂર્ણ થાય તો તે જે બતાવ્યુ તે મેળવવામાં આવ્યું છે આપણે અત્યારે અહી પોહચ્યા છીએ પરંતુ મારો તર્ક મશીન દ્વારા સાઉન્ડ આપવામાં આવે ત્યારે હું યોગ્યતાના નિયમોનો ઉપયોગ કરું છું અનુમાનના માન્ય નિયમો ટાઉટોલોજિકલ સમકક્ષતા દ્વારા વર્ગીકૃત થયેલ છે અને દરેક અનુરૂપતાને અનુરૂપ આપણે અનુમાનનો નિયમ બનાવી શકીએ છીએ ઉદાહરણ તરીકે જો કોઈ કહે છે કે પી સૂચિત કરે છે તે એ ટાઉટોલોજિકલ અસર છે તમારી પાસે આના માટે એક નિયમ હોઈ શકે છે જે કહે છે કે જો તમારી પાસે પી છે તો તમે તેમાં આવશ્યકપણે પી ઉમેરી શકો છો પરંતુ તે કોઈપણ ટાઉટોલોજિકલ પ્રભાવ માટે માન્ય છે તમે સબસ્ટીટ્યુશનનો નિયમ લઈ શકો છો તેવી કોઈપણ ટાઉટોલોજિકલ સમકક્ષતા માટે અનુમાનનો નિયમ ઉમેરી શકો છો હવે આગળ વધો તે પહેલાં હું એક પ્રમેયનો ઉલ્લેખ કરવા માંગુ છું જે ખૂબ જાણીતું છે મને તે અહીં લખવા દો તેને કપાત પ્રમેય કહે છે આ પ્રમેય કહે છે કે જો મારી પાસે વાક્યોનો સેટ છે અને વાક્ય આલ્ફા છે અને હું વાક્ય બીટા મેળવવા માંગું છું જો હું તે કરી શકું તો યાદ રાખો કે આ સંકેત એ પુરાવો ઉત્પન્ન કરવાના આ વિચારને ધ્યાનમાં લે છે કે તમે જ્યાં સુધી બીટા ન મેળવો ત્યાં સુધી તમે સંદર્ભના નિયમોમાં લાગુ પડશો કપાત પ્રમેય કહે છે કે જો તમે તે કરી શકો તો હંમેશાં તમે આ કરી શકો છો તો તમે s ને જમણી તરફ લઈ શકો છો માફ કરશો તમે આલ્ફાને જમણી તરફ લઈ શકો છો અને બીટા મેળવવાને બદલે તમે આલ્ફા બીટા સૂચિત કરી શકો છો હવે આ એક ખાલી સેટ હોઈ શકે છે જેનો અર્થ એ છે કે જો તમે તે બતાવવા માંગતા હો કે બીટા આલ્ફામાંથી લઈ શકાય છે તો તમે સમાનરૂપે બતાવી શકો છો કે આ ફોર્મુલા આલ્ફા સૂચવે છે બીટા આવશ્યકરૂપે સાચું છે બીજા શબ્દોમાં જો તમે બતાવવા માંગતા હો કે આ સાચું છે આ સૂચિત કરે છે કે કે આ અને આ અને આ અને આ સૂચિત કરે છે જો હું મોટો ફોર્મુલા રચું તો તે સાચું છે કે ટાટોલોજીકેકલ છે મને એક પ્રશ્ન પૂછવા દો કે આ ત્રણ વાક્યો વચ્ચેનો સંબંધ શું છે જો f માન્ય છે તો કોઈ સંબંધ વિશે વિચારી શકો છો પછી જો f સંતોષકારક છે અથવા જો એફ અસંતોષકારક છે તો ત્યાં આ સંબંધ છે તેથી આપણે આ તરફ આવીશું તેથી થોડુંક તે વિશે વિચારો જ્યારે હું તર્ક શાસ્ત્ર સિસ્ટમ પૂર્ણ થાય ત્યારે સંપૂર્ણતા વિશે વાત કરવા માટે થોડો સમય પસાર કરવા માંગુ છું તમે જોઈ શકો છો કે વ્યાખ્યા દ્વારા લોજિક મશીન અથવા લોજિક સિસ્ટમ પૂર્ણ છે જો તે દરેક સાચા ફોર્મુલાને મેળવી શકે બીજા શબ્દોમાં કહીએ તો દરેક ફોર્મુલા કે જેમાં આવશ્યક રૂપે કુશળતાઓનો સેટ આપવામાં આવે છે અને સો વર્ષ પહેલાંના છેલ્લા થોડા વર્ષોમાં ઘણા લોકો તર્ક પ્રણાલીઓ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને બતાવે છે કે તેઓ આવશ્યકરૂપે સંપૂર્ણ છે આને અક્સિઓમેટિક સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે અક્સિઓમેટિક સિસ્ટમ બતાવે છે કે ત્યાં નિવેદનોનો સેટ છે જે સાચા હોવા જોઈએ તમે જાણો છો કે ફક્ત તે સાચા હોવાનું સ્વીકારો અને પસંદગીના કેટલાક નિયમો માટે તે આવશ્યક છે આમાંની એક સિસ્ટમમાં હકીકતમાં કદાચ પ્રથમ એવી જે ફ્રેજ દ્વારા આપવામાં આવી હતી જેને પ્રથમ ઓર્ડર તર્ક ની શોધનો શ્રેય પણ છે જે આપણે ઉપયોગ કરીએ છીએ તે પ્રથમ ઓર્ડર તર્ક નું આધુનિક સ્વરૂપ હતું તેની પાસે છ અક્ષરો હતા જે નીચે મુજબ છે આ નામનો અક્ષર છે જે આલ્ફા સૂચવે છે બીટા સૂચવે છે આલ્ફા એવું છે તે પછી જો તમે ફક્ત ફ્રેજ ઑક્સિઓમેટિક સિસ્ટમ માટે જુઓ છો તો તમને વિકિપિડિયા પર એક ખૂબ સરસ પૃષ્ઠ મળશે જે આ છ અક્ષો અને ત્યાંથી આપણે જે વસ્તુઓનું પાલન કરીએ છીએ તેનું વર્ણન કરે છે તમારે તેને અહીં લખવાની જરૂર નથી આ ફ્રીજે આ ઑક્સિઓમેટિક પદ્ધતિ આપી જેની પાસે આ છ ઑક્સિઓમ છે પ્રથમ ઑક્સિઓમ કહે છે કે આલ્ફા સૂચવે છે બીટા સૂચવે છે આલ્ફાને બીજો ઑક્સિઓમ કહે છે કે આલ્ફા સૂચવે છે બીટા સૂચવે છે ગામાને આખી વસ્તુ આલ્ફા સૂચવે છે બીટા સૂચવે છે આલ્ફા સૂચવે છે ગામા ત્રીજી વ્યક્તિ કહે છે કે આલ્ફા સૂચવે છે બીટા સૂચવે છે ગામા પણ તે જ છે જે બીટા સૂચવ છે આલ્ફા ગામાને સૂચવે છે તે પછી ત્યાં ત્રણ ઑક્સિઓમર છે જે નકારાત્મક ચિહ્નનો ઉપયોગ કરે છે આલ્ફા સૂચવે છે બીટા સૂચિત નથી બીટા સૂચિત નથી આલ્ફા તમે ઉદાહરણ તરીકે જોઈ શકો છો આ એક ફ્રીજનું આ બે નિયમો સાથે જોડાણ છે જે કહે છે કે આલ્ફા બીટા સૂચવે છે અને જો તમે જુઓ કે બીટા સૂચિત નથી તો આલ્ફા સૂચિત નથી તે પછી જો તમારે આને આલ્ફા સાથે બદલો તો તમારી પાસે આવું કંઈક છે તમે જોઈ શકો છો કે મોડેલ ટોલેન્સ ફ્રગનો ઉપયોગ કરીને તે મેળવી શકે છે અને આનો વિકલ્પ બીટાથી નહીં તે આલ્ફાને નથી સૂચવે છે કારણ કે બીટા આપવામાં આવતું નથી બીટા સૂચવતા નથી આલ્ફા આપવામાં આવતો નથી અને આલ્ફા આપવામાં આવતો નથી આપણામાંના ઘણા લોકો આ નકારાત્મક આલ્ફા સૂચવે છે આલ્ફા એ ફ્રજ સિસ્ટમમાં આવશ્યક રૂપે છે અને અહીં એક નિયમ જે મોડસ પોનેન્સ છે જેને આપણે અહીં આ નિયમથી પરિચિત છીએ ફ્રીજની ઑક્સિઓમેટિક સિસ્ટમ કહે છે કે પ્રસ્તાવનાત્મક તર્ક ની બધી ટાઉટોલોજિનો ઑક્સિઓમરોના આ સેટ અને અનુમાનના આ નિયમમાંથી મેળવી શકાય છે તે એક સંપૂર્ણ સિસ્ટમ છે આપણે તેના પુરાવા પર જઇ રહ્યા નથી પરંતુ આપણે તેને માત્ર એટલું સમજીએ છીએ કે અહીં સંપૂર્ણ તાર્કિક વ્યાખ્યા છે ફ્રીજ પછી ઘણા લોકો એવા હતા કે જેમણે હમણાં જ એક નાના ઉદાહરણ તરીકે નિયમોના વિવિધ સેટ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને વિવિધ ઑક્સિઓમરીય સિસ્ટમો ઘડી છે હું તમને ફ્રીજની અક્સિઓમેટિક સિસ્ટમોનો ઉપયોગ કરીને આ ફોર્મુલાને સાબિત કરવા માટે કહીશ કે ફ્રીજ સિસ્ટમમાં આને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી જ્યારે તમે કોઈ ઑક્સિઓમરીકરણ સિસ્ટમ કહો છો આ ફક્ત છ વાક્યો છે જે તમે સ્વીકૃત માટે લો છો તે આ પેટર્ન છે જેનો અર્થ એ છે કે આલ્ફાને કંઈપણ સાથે બદલી શકાય છે અને અનુમાનનો માત્ર એક જ નિયમ મંજૂરી આપે છે આનો ઉપયોગ કરીને તમે આ વાક્યનો અર્થ કાઢી શકો છો જે તમે થોડી વાર અજમાવી શકો છો પછી જો તમે સફળ ન થઈ શકો તો તમે વિકિપીડિયા સાઇટ પર જઈ શકો છો અને તમને ત્યાં પુરાવા મળશે હું તે અહીંના બોર્ડમાં કરવા જઇ રહ્યો નથી પરંતુ તમે આવશ્યક રૂપે એક પુરાવો શોધી શકો છો પરંતુ એક્ઝોમેટિક સિસ્ટમો વિકસાવવાનો આખો વિચાર આપેલ ભાષામાં ઑક્સિઓમનનો સેટ પસંદ કરવાનો હતો આ હવે કોઈ કેસની વ્યાવસાયિક કેલ્ક્યુલસ અથવા વ્યાવસાયિક તર્ક શાસ્ત્રનો નિયમ હોવાનો કેટલાક નિયમનો નિયમ છે અને કહે છે કે આ સેટ જે સંપૂર્ણ છે જેનો અર્થ છે કે આ ટાઉટોલોજી સહિત તમામ ટાઉટોલોજીસ મેળવી શકાય છે જે આનો અર્થ છે આનો અર્થ સૂચવે છે કે જો તમે કપાત પ્રમેય પર નજર નાખો કે જો હું તે બતાવી શકું કે ટાઉટોલોજી છે તો હું આ ચાર વાક્યોથી અનુસરી શકું નહીં તે બરાબર છે જો હું આ બતાવી શકું છું તો હું બતાવી શકું છું કે બીટા આલ્ફાથી આવશ્યકપણે અનુસરે છે અને ફ્રીજ સિસ્ટમ તમામ સંભાવનાઓ મેળવી શકે છે તેનો અર્થ એ નથી કે તે એક કાર્ય છે જેમ તમે જાણો છો કે લોકો વસ્તુઓના પુરાવા શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ફર્મેટના છેલ્લા કેટલાક પ્રમેયથી કેટલાક સો વર્ષ પહેલાં તે આવશ્યકરૂપે ઉકેલી લેવામાં આવ્યું તે સ્વીકારવામાં આવ્યું સાબિતી શોધવી એ આપણું કાર્ય નથી કારણ કે તમારા માટે ઘણી બધી પસંદગી ઉપલબ્ધ છે કે શું વાપરવું એક પ્રકારનો પુરાવો જે આપણે છેલ્લા વર્ગમાં કર્યું તેને કુદરતી કપાત કહેવામાં આવે છે જે કહે છે કે તમે કેટલાક પરિસરમાં લાગુ અનુમાનનો નિયમ લો અને સેટમાં એક નવો ઉમેરો અને પછી ફરીથી બીજો નિયમ લો અને તેને લાગુ કરો અને આ રીતે આપણી પાસે જો તમને યાદ હોય કે આપણે સેટ કર્યું છે કે આમાંથી આપણે પહેલા p મેળવી શકીએ છીએ અને પછી p માંથી આપણે r મેળવી શકીએ છીએ અને પછી p માંથી આપણે q મેળવી શકીએ છીએ q અથવા q માંથી s મળે છે આપણે શોધી શકીએ કે ત્યાં એક નિયમ છે જે હું નથી કહી રહ્યો તો અહી આપણે r અને s મેળવી શકીએ છીએ અને આમાંથી આપણે t મેળવી શકીએ છીએ આ પ્રક્રિયાને આવશ્યકપણે કુદરતી કપાત કહેવામાં આવે છે ઘણી વાર આપણે આના જેવું કંઈક બતાવીને અનુમાનના નિયમો ઉત્પન્ન કરી શકીએ છીએ કે હું બતાવવા માંગું છું કે આ ટાઉટોલોજી છે તો વસ્તુઓ કરવાની એક રીત એ છે કે ડાબી બાજુ ધારે છે હું માનું છું કે p અને q સૂચિત થાય છે અને કોઈ અર્થમાં તેને બોક્સમાં મૂકી ડો તેથી બોક્સમાં જે બધું અનુસરે છે તે આ ધારણા પર આધારિત છે પછી હું બીજી ધારણા પી કરું છું હું બીજો બોક્સ ખોલું છું અને ત્રીજી ધારણા q જે હું ખોલું છું બીજ બોક્સ અને હવે હું કહી શકું છું મેં ધારેલ આ ત્રણ ફોર્મ્યુલા હું માની લીધું છે મેં ધારેલ છે મેં આ ધાર્યું છે હવે હું p અને q કહી શકું છું પછી હું p અને q અને આ વાપરી શકું છું અને મોડસ પોનેન લાગુ કરી શકું છું અને r અથવા ઇન્ફર r ને બદલે ધારે છે તે પછી હું આ બોક્સને બંધ કરી શકું છું અને કહી શકું છું કે મેં Q ની આ ધારણા કરી છે અને તેથી આ કપાત પ્રમેયની આ એપ્લિકેશન છે કે હું આ બોક્સને બંધ કરું છું હવેq એ r સૂચવે છે કારણ કે r એ છે જે મે અહીંથી ઘટાડ્યો છું પછી હું કહું છું કે હું આ બોક્સ બંધ કરીશ અને હું અહીં t સૂચવીશ મને તે લખવા દો પછી આખરે જ્યારે હું આ બોક્સને બંધ કરું છું પછી મારી પાસે આ છે તેથી તમે આ ફોર્મુલાને સાબિત કરશો તમે આ પ્રકારના પુરાવા સાથે પરિચિત હોવા જોઈએ કે જે તમે ઘણી વાર કર્યું છે ધારો કે આ એક કેસ છે પછી બતાવો કે આ સાચું છે તે બતાવવા માટે કે આ એક ટાઉટોલોજી છે આપણે કહ્યું હતું કે ચાલો આપણે ડાબી બાજુ ધારીએ પછી આપણે કહ્યું કે ચાલો આપણે q ધારીએ તેથી આપણી પાસે ત્રણ ધારણાઓ છે જે આ ત્રણ બોક્સ દ્વારા લેવામાં આવી છે આ ધારણાઓ દ્વારા જે કંઇપણ લગાવાયેલ છે તે બોક્સની અંદર છે તેથી p અને q આ બોક્સની અંદર સાચું છે કારણ કે p ધારેલું છે તે ધારવામાં આવ્યું છે અને કારણ કે આ ધારવામાં આવ્યું છે કે r અને અનુમાન લગાવી શકાય છે કારણ કે p અને q r મોડસ પોનેન સૂચવે છે આપણે આ બોક્સને બંધ કરીએ છીએ આપણે q સૂચિત આર મેળવીએ છીએ કારણ કે આપણે અહીં બનાવેલી એકમાત્ર ધારણા Q હતી ત્યારબાદ આપણે આ બોક્સને બંધ કરીએ છીએ પછી આપણે p ઇમ્પ્લિઝ Q મેળવીએ છીએ કારણ કે આપણે બનાવેલી ધારણા અહીં p હતી તે પછી આપણે આ બોક્સને બંધ કરીએ છીએ આપણને આ ફોર્મુલા મળે છે તેથી તે બીજા નિયમનો બીજો માર્ગ છે પુરાવા શોધવાની પ્રક્રિયા સીધી આગળની પ્રક્રિયા નથી અને પુરાવા શોધવાની વ્યૂહરચના ઘડવાનો પ્રયાસ કરવામાં ઘણા લોકોએ ઘણો સમય પસાર કર્યો 1965 માં રોકીન્સન નામના લોજિસ્ટિગન આવ્યા જેણે સ્કેમાની રચના કરી હતી જેનો તમે આગળના વર્ગમાં જોશો જેમાં ફક્ત એક જ નિયમ હતો જેમાં તમામ પ્રકારની ચીજોને અનિવાર્યપણે ચલાવવા માટે પૂરતું હતું હવે અવલોકન કરો કે જ્યારે આપણે ઑક્સિઓમેટિક સિસ્ટમની વાત કરીએ છીએ ત્યારે આપણે દરરોજ બધી ટાઉટોલોજીને આવશ્યકરૂપે સાબિત કરવાની વાત કરી રહ્યા છીએ વાસ્તવિક દુનિયામાં આપણે ઘણી વાર તે દર્શાવવામાં વધુ રસ ધરાવતા હોઈએ છીએ કે જે જગ્યાના સેટને આપવામાં આવે છે કે કંઈક બીજું સાચું છે આપણે આ રોબિન્સન્સ પદ્ધતિ આગળ વધતાં પહેલાં બીજું નિરીક્ષણ કરવું જોઈએ જે આપણે બનાવવું જોઈએ જે કનેક્ટિવ્સ ની પસંદગી વિશે છે હવે જો તમે આ ફ્રીજ સિસ્ટમનું અવલોકન કરો છો તો તે ફક્ત બે જોડાણોનો ઉપયોગ કરે છે અને નકારાત્મકતાનો ઉપયોગ કરે છે અને તેમ છતાં તેઓ દાવો કરી શકે છે કે સિસ્ટમ પૂર્ણ છે જેનો અર્થ એ છે કે કોઈ પણ સાચું નિવેદન જે પ્રમાણસર તર્ક માં વ્યક્ત કરી શકે છે તે આવશ્યક રીતે મેળવી શકાય છે અન્ય જોડાણો ક્યાંથી આવે છે તમે તે ચોક્કસ સ્વરૂપમાં નિવેદનો મેળવી શકતા નથી પરંતુ આપણી પાસે સબસ્ટીટ્યુશનના આ નિયમો છે ઉદાહરણ તરીકે આપણી પાસે આ સબસ્ટીટ્યુશનનો નિયમ છે જે કહે છે કે આલ્ફા અથવા બીટા આલ્ફા સમાન નથી બીટા સૂચિત કરે છે ફ્રીજે એમ કહ્યું કે તે વાક્યના આ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે પરંતુ પછી તેનું સમકક્ષ સ્વરૂપ અહીં છે પરંતુ તાર્કિક રીતે તેઓ સમાન છે તેઓ સમાન બાબતોને અનિવાર્યપણે કહે છે ત્યાં કનેક્ટિવ્સના સેટનો ખ્યાલ પણ છે જે પૂર્ણ છે મને ખાતરી છે કે તમે આ સેટથી પરિચિત છો હું અહીં ઘણો સમય પસાર કરવા જઇ રહ્યો નથી ઉદાહરણ તરીકે તમારે કહેવું જોઇએ કે આ સેટ ફ્રીજ સેટ આ સેટ પૂર્ણ છે ફક્ત ઇમ્પ્લિકેશન સાઇન અને નેગેટિવ સાઇનનો ઉપયોગ કરો અને તમે આ બધું કનેક્ટિવ્સનો ઉપયોગ કરીને પ્રમાણસર તર્ક માં વ્યક્ત કરી શકો છો આપણી પાસે આ તમામ નિયમો સબસ્ટીટ્યુશનના નિયમો છે અને તમે આ સિસ્ટમનો ઉપયોગ કરીને તે પ્રમાણસર તર્ક શાસ્ત્રમાં દરેક વસ્તુ મેળવી શકો છો જે તે છ ઑક્સિઓમ વત્તા મોડસ ટુન્સ નિયમ છે ત્યાં અન્ય સિસ્ટમો છે જે સંપૂર્ણ છે ઉદાહરણ તરીકે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી સિસ્ટમ આ ત્રણ સંકેતોની અવગણનાનો ઉપયોગ કરે છે આપણે જોશું કે રોબિન્સનની પદ્ધતિ કનેક્ટિવ્સના આ સેટનો ઉપયોગ કરીને તમે ફક્ત નકારાત્મક ચિન્હ સાથે કામ કરી શકો છો ત્યાં અન્ય સંયોજનો છે જે શક્ય છે અને કેટલાક કે જે તમે NAND અને NOR થી પરિચિત હોવા જોઈએ તમારે તે હકીકતથી પરિચિત જોવું આવશ્યક છે કે આ બંને જોડાણો નથી આ પ્રમાણમાં તર્ક માં જે તમે વ્યક્ત કરી શકો છો તે બધું વ્યક્ત કરવા માટેનું આ એક જ પર્યાપ્ત જોડાણ છે જેનો અર્થ છે કે તમે અહીં કનેક્ટિવ્સનો કોઈ સેટ પસંદ કરો છો અથવા સમકક્ષતાને સૂચિત કરો તે કનેક્ટિવ યુઝનો ઉપયોગ કરીને કંઇપણ વ્યક્ત કરો તે ભાષાને ડિવાઇસ કરી શકે છે જેમાં ફક્ત એક જ કનેક્ટિવ છે અથવા તમે આ તર્ક માં એક જ વસ્તુને ફક્ત એક જ કનેક્ટિવથી વ્યક્ત કરી શકો છો તમે શું કહેવા માંગો છો તે જ વસ્તુનો તમે અર્થ કરી શકો છો તેનો અર્થ તે છે કે તે તાર્કિક રીતે સમકક્ષ છે જેનો અર્થ એ છે કે કોઈપણ મૂલ્યાંકન જે કોઈ વાક્યને પ્રથમમાં સાચા બનાવે છે તે પણ બીજા વાક્ય બનાવશે આ જ વાક્ય આ બીજા નિર્માણમાં આ સાચું છે અન્ય શબ્દોમાં જો આલ્ફા સૂચવે છે બીટા અહીં સાચા છે નહીં તો આલ્ફા અથવા બીટા અહીં સાચા નથી અથવા જો આ વાક્ય સાચું છે તો પછી આ વાક્યો જે સમાનતાનો અર્થ છે જે પણ પ્રમાણસર તર્ક માં સુયોજિત કરી શકાય છે તે સંપૂર્ણ વાક્ય સંપૂર્ણ જોડાણોના સેટ સાથે સેટ કરી શકાય છે અને પછી તમે ઑક્સિઓમરોનો સેટ અને પસંદગીના કેટલાક નિયમોને પસંદ કરી શકો છો અને તમારી પાસે તાર્કિક રીતે સંપૂર્ણ સિસ્ટમ હોઈ શકે છે રોબિન્સન સિસ્ટમ વિશેની સુંદરતા એ હતી કે તેને કોઈ પણ પ્રકારની જરૂરિયાતોની જરૂર નહોતી તેને માત્ર એક સંદર્ભની જરૂરિયાત હતી અને તે તે સંપૂર્ણ સિસ્ટમ હતી જેમાં તમે બધી બાબતોને આવશ્યક રૂપે મેળવી શકો છો છેલ્લી વસ્તુ તરીકે સંપૂર્ણ સિસ્ટમની વ્યાખ્યા કરવી તે સરસ છે કે જેનો અર્થ એ છે કે કોઈક અર્થમાં નિયમનો લઘુતમ વલણ છે જેમ તમે જોશો કે તમે p સૂચવે છે કે p બતાવવાનો પ્રયાસ કરો છો તેમાં બતાવવામાં આવેલા ઘણા બધા પગલાઓ શામેલ છે જે દેખાય છે કારણ કે તમારે ત્યાં કોઈ ઑક્સિઓમ સબસ્ટીટ્યુશન સાથે કંઈક શરૂ કરવું પડશે તે પછી તમે જાણો છો કે ઑક્સિઓમ સાથે આ એક સારું ઉદાહરણ છે જેનો તમારે વ્યવહારમાં પ્રયાસ કરવો જ જોઇએ કારણ કે જે સિસ્ટમ તમે ઇચ્છતા હોવ તે સિસ્ટમ જે ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે આનો અર્થ એ છે કે તમે અનુમાનના કેટલાક જટિલ નિયમો મેળવી શકો છો તેથી તમે ઉદાહરણ તરીકે કહી શકો કે અને આ બાજુ હકીકતમાં આ સંદર્ભનો નિયમ છે જે આલ્ફા સૂચવે છે બીટા અને બીટા ગામાને સૂચવે છે પછી આલ્ફા સૂચવે છે ગામા તમારી પાસે નિયમ હોઈ શકે છે તમે તેના જેવા પરિવર્તનશીલતાને જોઈ શકો છો અને એફ આલ્ફા સૂચવે છે બીટા ગર્માને સૂચવે છે પછી તમારી પાસે નિયમો છે કે આલ્ફા ગામાને સૂચિત કરે છે જો તમારી પાસે તમારી સિસ્ટમ પર આ પ્રકારનો નિયમ છે તો તમારે આલ્ફા સૂચવવું પડશે ગામા છે જો કોઈકે તમને આલ્ફા આપ્યો છે અને તમને ગામા બતાવવા માટે કહ્યું છે તો તમે અહીં ફક્ત આ નિયમ અને આ નિષ્કર્ષ લઈ શકો છો અને પછી મોડસનો ઉપયોગ ગામાને આવશ્યકપણે મેળવી શકે છે તેથી અનુમાનના વધુ નિયમો રજૂ કરવામાં અર્થપૂર્ણ થાય છે કે જેનાથી તમે સૂચિ ટૂંકી બનાવશો જે અહીં કોઈ ભાષાને વ્યાખ્યાયિત કરે છે જ્યારે લોકો મશીનો માટેની સૂચના સેટને વ્યાખ્યાયિત કરે છે ત્યારે તેઓ વધુ સૂચનો અથવા ઓછી સૂચનાઓ સાથે કામ કરે છે અને દરેક તેનો ફાયદો આવશ્યકપણે લે છે તેથી સૈદ્ધાંતિક રીતે અલબત્ત તે સરસ બતાવશે કે નાનો સમૂહ સારો અને સંપૂર્ણ છે પરંતુ વ્યવહારમાં તમારે વ્યક્તિને કંઈક મોટું કરવાની જરૂર છે જ્યાં સુધી તમે રોબિન્સન્સ પદ્ધતિ જેવું નાનું નહીં પરંતુ આવશ્યકરૂપે ખૂબ કાર્યક્ષમ હોવું જોઇયે તેથી આપણે રોબિન્સનના ઠરાવોની પદ્ધતિને આગામી વર્ગમાં જોઈએ છીએ